તેથી આપણે ગ્રીડ રાઉટીંગ અલ્ગોરિધમ્સ પર આપણી ચર્ચાઓ ચાલુ રાખીએ છીએ તેથી જેમ મેં કહ્યું તેમ આપણે આ લેક્ચરમાં કેટલાક વધુ અલ્ગોરિધમ્સની ચર્ચા કરીશું જે રનિંગ સમયની સાથે તથા સ્ટોરેજ જટિલતાઓ સાથે વધુ કાર્યક્ષમ છે તો ચાલો જોઈએ પ્રથમને હેડલોકનું અલ્ગોરિધમ કહેવામાં આવે છે પહેલા હું તમને આ પદ્ધતિ જણાવું આ લી'ના અલ્ગોરિધમ જેવું જ છે એ અર્થમાં કે અહીં પણ આપણે અમુક સેલ્સ ને સંખ્યાઓ સાથે લેબલ કરી રહ્યા છીએ પરંતુ જે રીતે આપણે લેબલ કરી રહ્યા છીએ જે રીતે વેવ ફ્રન્ટ આગળ વધી રહ્યા છે તે ખૂબ જ અલગ છે કારણ કે લીના અલ્ગોરિધમ Lee's algorithm માં તમે ફક્ત મૂળભૂત મેકેનિઝમ યાદ કરવાનો પ્રયાસ કરો તમે વાસ્તવમાં લક્ષ્ય કઈ દિશામાં સ્થિત છે તે અંગે કોઈ વિચારણા કર્યા વિના નંબરિંગ અથવા વેવ ફ્રન્ટ ને બધી દિશામાં પ્રસારિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી જો લક્ષ્ય ત્યાં સ્થિત હોય તો તમે લીના અલ્ગોરિધમમાં બીજી દિશામાં વેવ ફ્રંટનો પ્રચાર પણ કરી રહ્યા છો પરંતુ હેડલોકના અલ્ગોરિધમમાં તમે ખાસ કરીને યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો કે વિપરીત દિશામાં એ હકીકતનો ટ્રૅક રાખી શકો છો જો તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા હોવ તો તમે હંમેશા પ્રાથમિકતા આપો છો તેથી તમે વિપરીત દિશામાં વેવ ફ્રંટના બિનજરૂરી વિસ્તરણને ટાળી રહ્યા છો જે દેખીતી રીતે ક્રમાંકિત કરવા માટે ઘણી ઓછી સંખ્યામાં સેલ્સ ની જરૂર પડશે જે અલબત્ત વધુ ઝડપી અને સમયમાં પરિણમશે પરંતુ ચાલો અહીં મૂળ ખ્યાલ જોઈએ તેથી આ સેલ લેબલીંગ સ્કીમ જેનો ઉપયોગ હેડલોકના અલ્ગોરિધમHadlock's algorithm માં થાય છે મારો મતલબ છે કે ડિટૂર નંબર તરીકે ઓળખાતી વસ્તુનો ઉપયોગ કરો હવે ડિટૂર શું છે ચાલો હું આને ડાયાગ્રામની મદદથી ડિટૂર નો કોન્સેપ્ટ સમજાવું તેથીઅહીં મારી પાસે એક સોર્સ છે મારી પાસે અહીં ડેસ્ટિનેશન છે તેથી હું આ રીતે S થી D સુધીનો માર્ગ શોધવા માંગુ છું હવે ધારો કે કોઈ કારણને લીધે મને આના જેવો રસ્તો મળી શકતો નથી કદાચ હું જોઉં કે કોઈ રસ્તો શોધવા માટે મારે D થી દૂર જવું પડશે અને પછી ફરીથી મારે આ રીતે D તરફ પાછા આવવું પડશે હવે આ મૂવ જ્યાં હું D થી દૂર જઈ રહ્યો છું તેને ડિટૂર કહેવામાં આવે છે અહીં હું D થી દૂર જઈ રહ્યો છું પરંતુ આ સેગમેન્ટ સિવાય તમે જોશો કે આ પાથમાં બીજે ક્યાંય આપણે ડિટૂર નો ઉપયોગ કરતા નથી કહો કે અહીંથી આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ અહીં પણ આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ પણ અહીં આપણે ડિટૂર કરી રહ્યા છીએ હવે D ના સંદર્ભમાં આપણે જે સેલની સંખ્યાથી દૂર જઈ રહ્યા છીએ તેને ડિટૂર નંબર કહેવામાં આવે છે આ વિચાર છે તેથી ચાલો ડિટૂર નંબર જોઈએ બે સેલ્સ ને જોડતા પાથ P નો ડિટૂર નંબર એ લક્ષ્યથી દૂર નિર્દેશિત ગ્રીડ સેલ્સ ની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત થયેલ છે હવે તમે આખા પાથને જુઓ ખરેખર તમે કેટલા ગ્રીડ સેલમાં લક્ષ્યથી દૂર જઈ રહ્યા છો તે તમારો નંબર d હશે હવે એક વાત પણ તમે આ ઉદાહરણમાં સમજવાનો પ્રયત્ન કરો તેથી તમે આ માર્ગમાં દૂર જઈ રહ્યા છો તેથી તમે જેટલી માત્રામાં હિલચાલ દૂર કરી રહ્યા છો તમારે ફરીથી તે જ માત્રા દ્વારા પાછા આવવું પડશે તેથી તમારે દૂર જતા ફરીથી પાછા આવવું પડશે તેથી d નું આ મૂલ્ય તમારે દૂર જઈ ને પણ પાછા આવો ત્યારે ઉમેરવું પડશે તેથી જ અહીં ડિટૂર નંબરના સંદર્ભમાં પાથની લંબાઈ તમે S અને T વચ્ચેના મેનહટન અંતર તરીકે અનુમાન કરી શકો છો જે સૌથી ટૂંકો અપેક્ષિત રસ્તો છે જે ત્યાં ન હોઈ શકે તે મેનહટન અંતર વત્તા બે વખત ડિટૂર નંબર છે તેથી એકવાર તમે દૂર દિશામાં જશો તો ફરીથી તે મૂલ્ય દ્વારા પાછા આવવું પડશે તેથી આ રીતે તમે પાથની લંબાઈનો અંદાજ લગાવી રહ્યા છો અને હેડલોકના અલ્ગોરિધમ Hadlock's algorithm પાછળનો વિચાર એ છે કે તમે સેલને લેબલ કરવા માટે ડિટૂર નંબરોનો ઉપયોગ કરો છો તેથી સેલ ફિલિંગ લીના અલ્ગોરિધમ જેવું જ છે તફાવત એ છે કે તમે સેલને ડિટૂર નંબર સાથે ભરો છો તેના અંતરથી નહીં અને આ સેલ જે નાનો ડિટૂર નંબર ધરાવે છે અને ઉચ્ચ અગ્રતા સાથે વિસ્તૃત થાય છે અને અહીં આ બીજો મુદ્દો લીના એલ્ગોરિધમમાં જોવા માટે દરેક પગલા પર આપણે નજીકના ને લેબલ કરી રહ્યા છીએ પછીના સ્ટેપ માં નજીકના ની નજીકને પરંતુ હેડલોકના અલ્ગોરિધમમાં આપણે જઈએ છીએ અને જ્યાં સુધી તમે સમાન સ્ટેપ માં તે જ દિશામાં આગળ વધી રહ્યા છો ત્યાં સુધી લેબલીંગ કરીએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે જ્યાં સુધી તમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો તેનો અર્થ 0 નો ડિટૂર નંબર હશે તેથી જો હું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો હોઉ તો હું સતત બાજુના સેલ ને એક સ્ટેપ માં 0 0 0 0 0 0 0 લેબલ કરી શકું છું આ વિચાર છે પરંતુ જો કે અહીં પાથ રીટ્રેસીંગ એટલું સરળ નથી તેથી તમારે કેટલીક વધારાની માહિતી અને અમુક ડિગ્રી સુધી શોધખોળ નો ટ્રૅક રાખવા માટે ડેટા સ્ટ્રક્ચરની જરૂર છે આ તમે તેની કિંમત ચૂકવી રહ્યા છો તેથી ચાલો આ ઉદાહરણ માટે આ હેડલોકનું અલ્ગોરિધમ સમજાવીએ અહીં ફરી અમે ગ્રીડ સેલ્સ ની આ શ્રેણી બતાવી રહ્યા છીએ જેમાં કાળા વિસ્તારોને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે આ સોર્સ છે આ તમારું લક્ષ્ય છે તેથી S થી શરૂ કરીને આપણે આ સેલ્સ ને ડિટુર નંબરો સાથે લેબલ કરવાનું શરૂ કરીએ છીએ અહીં S તરફ જુઓ T એ S ની જમણી તરફ અને ટોચ પર છે તેથી જમણી તરફ અથવા ટોચ તરફની કોઈપણ હિલચાલ ડિટુર નંબર વધારશે નહીં તેથી તેનો અર્થ એ છે કે તમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો પરંતુ ટોચ બ્લોકડ છે તમે ટોચ પર આગળ વધી શકતા નથી તમે યોગ્ય દિશામાં આગળ વધી શકો તે એકમાત્ર રસ્તો જમણી તરફ છે તેથી આ રીતે તમે અહીં 2 સેલ્સ ખસી શકો છો અને અહીં તે પછી ફરીથી તમે રોકી શકો છો તમે યોગ્ય દિશામાં આગળ વધી શકતા નથી કારણ કે જમણી અને ટોચ બંને બ્લોકડ છે તેથી પ્રથમ સ્ટેપ માં તમે આવું લેબલ કરી રહ્યાં છો આ ડિટુર નંબર શૂન્ય જેનો અર્થ એ છે કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો તમે આટલું જ આગળ વધી શકો છો આ પછી તમે આગળ વધી શકતા નથી તેથી તમારે ડિટુર બનાવવો પડશે તો તમે શું ડિટુર બનાવી શકો છો તેથી 0 થી આપણે આ બાજુ ખસી જઇયે છે 0 તમે આ બાજુ ખસેડી શકો છો S ને તમે આ બાજુ S માંથી ખસેડી શકો છો તમે ડાબી તરફ જઈ શકો છો આ બધાનો અર્થ ડિટુર ઓફ 1 થશે તેનો અર્થ એ છે કે તમે એક સેલ ને T થી દૂર ખસેડી રહ્યા છો એટલે જેનો અર્થ આના જેવો છે એટલું જ નહીં તેથી એકવાર તમે S ની ડાબી બાજુએ એકસેલ ખસેડી લો અને આ સેલ ને 1તરીકે લેબલ કરો તમને મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે એક નહીં ઘણી દિશામાં આગળ વધી રહ્યા છો ત્યારે તમે આ સેલ્સ ને લેબલ કરવા માટે સ્વતંત્ર છો તેથી તમે અહીંથી પ્રક્રિયા ચાલુ રાખો તેથી જેમ તમે આ ચોક્કસ સેલને 1 તરીકે લેબલ કરો છો અહીંથી તમે જોઈ શકો છો કે તમારો T જમણી અને ઉપર છે તેથી ઉપર અથવા જમણી બાજુના કોઈપણ સેલને તમે 1 1 1 સાથે લેબલિંગ પર જઈ શકો છો કારણ કે તમે કોઈ અન્ય ડિટુર બનાવતા નથી ડિટુર બદલાતો નથી d વધી રહ્યો નથી તેથી જ્યાં સુધી તમે અહીં પહોંચો ત્યાં સુધી તમે લેબલિંગ કરતા જશો પરંતુ જો તમે આગળ પહોંચશો તો આમાં બીજો ડિટુર સામેલ થશે કારણ કે તમે T ઉપર જઈ રહ્યા છો તેથી હવે જો તમે ઉપર જવા માંગતા હોવ તો આ 2 લેબલ્સ બની જશે તેથી જ્યાં સુધી તમારો ડિટુર નંબર વધતો નથી ત્યાં સુધી તમે અહીં જાઓ અને લેબલિંગ કરતા જાઓ તેથી તમે બીજા સ્ટેપ માં ઘણા સેલ્સ અનુભવો છો આ ત્રીજું સ્ટેપ પૂર્ણ કર્યા પછી તમારે બીજો ડિટુર લેવો પડશે તેનો અર્થ એ કે તમે કાં તો ઉપર જાઓ અથવા આ કિસ્સામાં ડાબી તરફ જાઓ અથવા આ કિસ્સામાં નીચે જાઓ તો આની જેમ આ સેલ્સ તમને અહીં 2 2 તરીકે ચિહ્નિત કરવામાં આવશે હવે તમે અહીંથી ફરીથી જોશો કે તમે T સુધી પહોંચવા માટે બીજો ડિટુર લીધો છે કારણ કે સાચી દિશામાં બીજો કોઈ રસ્તો નથી તમારે ઉપર અથવા અહીં અથવા અહીં બધા 3 ખસેડવા પડશે પરંતુ તમે આ 2 જુઓ છો જો તમે આ સેલ માં 3 તરીકે અહીં ખસેડો છો તો ત્યાંથી તમારો T જમણી બાજુ અને નીચે હશે કહે છે કે તમે આની જેમ 3 3 3 3 3 સાથે ચાલુ રાખી શકો છો તેનો અર્થ એ કે તમને આના જેવું કંઈક મળશે તેથી અહીં તમે ડિટુર નંબર 3 મેળવી રહ્યા છો પરંતુ અહીં જેમ તમને 3 મળે છે તેમ તમે 3 સાથે ચાલુ રાખી શકો છો કારણ કે અહીં કોઈ વધુ ડિટુર નથી તેથી તમને એક રસ્તો મળ્યો છે રસ્તો કંઈક આવો દેખાશે જ્યાં તમે 3 ડિટુર લીધા છે એક ડિટુર અહીં બીજો ડિટુર અહીં બીજો ડિટુર અહીં તેથી તમારા પાથની કુલ લંબાઈ S અને T વચ્ચેનું મેનહટન અંતર વત્તા બે વાર d હશે જે 3 છે પરંતુ મેં કહ્યું તેમ આ કિસ્સામાં રીટ્રેસિંગ એ મામૂલી નથી તમારે આ પ્રકારના કોઈક સેલ્સ ની શોધ કરવી પડશે જેને તમે લેબલ કરેલ છે તેથી હું તેના ઊંડાણ માં નથી જતો પરંતુ ફક્ત યાદ રાખો કે અહીં તમારું રીટ્રેસીંગ થોડું વધુ જટિલ છે પરંતુ ફાયદો એ છે કે તમે દરેક સ્ટેપ પર ઘણા સેલ્સ ને લેબલ કરી રહ્યાં છો જ્યાં સુધી તમે સાચી દિશા આગળ વધી રહ્યા છો તમે બિનજરૂરી રીતે લેબલોને ખોટી દિશામાં ફેલાવતા નથી જ્યારે જરૂરી હોય ત્યારે જ તમે દૂર જઈ રહ્યા છો જ્યારે તમે જોશો કે તમે સાચી દિશામાં આગળ વધી શકતા નથી પછી જ તમે દૂર જાઓ આ મૂળ ખ્યાલ પર્ફોર્મન્સમાં હેડલોકના અલ્ગોરિધમ પાછળનો છે અલબત્ત લીના અલ્ગોરિધમ કરતાં વધુ સારો છે કારણ કે તે સામાન્ય રીતે ઘણી ઓછી સંખ્યામાં સેલ્સ ને લેબલ કરે છે અને કુદરતી રીતે ઝડપથી ચાલે છે પરંતુ સમસ્યા એ છે કે મેમરી જટિલતા અથવા સ્ટોરેજ જટિલતામાં વધુ ફેરફાર થતો નથી કારણ કે અહીં પણ તમે ડેટા સ્ટ્રક્ચરને 2 પરિમાણીય એરે તરીકે રાખી રહ્યાં છો તેથી જો તે 2000 બાય 2000 ની ગ્રીડ હોય તો તમારે આ દરેક સેલની આ સ્થિતિને યોગ્ય રીતે સંગ્રહિત કરવા માટે 2000 બાય 2000 એરે જાળવી રાખવું પડશે તેથી આ તે ફાયદાઓ છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અલબત્ત રનિંગ સમયનું બરાબર વિશ્લેષણ કરવું મુશ્કેલ છે પરંતુ એવું જાણવા મળ્યું છે કે N બાય N ગ્રીડ માટે 2 બિંદુઓને જોડવા માટેનો રનિંગ સમય Ο જે N સ્કવેર ને ઓર્ડર કરવા માટે રેખીય સમય અલ્ગોરિધમ છે અલબત્ત તે અવરોધો ક્યાં સ્થિત છે તેના પર આધાર રાખે છે જે S અને T અને તેથી વધુની સ્થિતિ છે હવે પરંતુ આ એવ્રેજ કેસ છે હવે ચાલો અલ્ગોરિધમના વૈકલ્પિક વર્ગ લાઇન સર્ચ એલ્ગોરિધમ પર આવીએ ચાલો હું તમને પહેલા અહીં મૂળ ખ્યાલ જણાવવાનો પ્રયત્ન કરું હવે મેઝ રનિંગ એલ્ગોરિધમ્સમાં આપણે શું કરી રહ્યા છીએ આપણે મૂળભૂત રીતે 2 પરિમાણીય એરેની લેઆઉટ સપાટીને રજૂ કરી રહ્યા હતા જ્યાં એરેના દરેક એલિમેંટ સેલ તરીકે રજૂ થાય છે અને અમે સેલને લેબલ કરી રહ્યા છીએ અને અમુક પ્રકારની શોધ કરી રહ્યા છીએ જેથી સોર્સ થી આપણે લક્ષ્ય સુધી યોગ્ય રીતે પહોંચીએ પરંતુ લાઇન સર્ચ અલ્ગોરિધમના કિસ્સામાં ખ્યાલ કંઈક અલગ છે હવે હું વિસ્તારને 2 પરિમાણીય એરે તરીકે રજૂ કરતો નથી મારી પાસે અહીં આવવા માટે માત્ર કુલ વિસ્તાર ઉપલબ્ધ છે અહીં આપણે સંખ્યાબંધ સીધી રેખાઓ વિશે માહિતી જાળવી રાખીએ છીએ તેથી અહીં આપણું ડેટા માળખું અલગ હશે તમારે સીધી રેખાઓની સંખ્યા જાળવવી પડશે સીધી રેખા તેમના અંતિમ કોઓર્ડિનેટ્સ દ્વારા રજૂ કરી શકાય છે બે કોઓર્ડિનેટ્સ એટલે સીધી રેખા અને તમારે એ પણ શોધવાનું રહેશે કે 2 સીધી રેખાઓ એકબીજાને છેદે છે કે નહીં જો છેદાય તો છેદન બિંદુ નું શું છે સારું તમે તમારી સરળ સંકલન ભૂમિતિ કરી શકો છો જેના માટે તમે પહેલાથી જ જાણો છો કે આનો અર્થ સ્કૂલ મેથ સ્ટાફ છે જે સરળ છે તેથી હું મુખ્ય વિગતો સમજાવું તે પહેલાં ચાલો તેની પાછળની પ્રેરણા સમજાવવાનો પ્રયાસ કરીએ વિચાર એ છે કે ધારો કે મારી પાસે એક લંબચોરસ વિસ્તાર છે જેમાં મારે પોઈન્ટ મૂકવાના છે ચાલો કહીએ કે મારી પાસે અહીં એક સોર્સ છે મારી પાસે અહીં લક્ષ્ય છે સારું અગાઉના કિસ્સામાં આપણે જે કરી રહ્યા છીએ તે ગ્રીડમાં નજીકના સેલ્સ ને લેબલ કરતા વેવ ફ્રન્ટ નો પ્રચાર કરી રહ્યા હતા તેથી સંખ્યાઓ આખરે T સુધી પહોંચશે પરંતુ અહીં આપણે એક ખૂબ જ સરળ ખ્યાલનો ઉપયોગ કરીએ છીએ ફક્ત તે સમય માટે માની લઈએ કે ત્યાં કોઈ અવરોધો નથી તેમજ અવરોધોની હાજરીમાં આપણે પછી જોઈશું હું આમાંથી શું કરું આ બિંદુ S તમે ફક્ત 2 સીધી રેખાઓ એક આડી અને એક ઊભી ની કલ્પના કરો આ 2 સીધી રેખાઓ S માંથી આવી રહી છે તેમને S1 અને S2 કહો એ જ રીતે T થી તમે એ જ રીતે એક આડી અને ઊભી સીધી રેખા શરૂ કરો તેમને T1 અને T1 કહે છે હવે જો આપણે અહીં સારી રીતે ડેટા સ્ટ્રક્ચર વિશે ફરી વાત કરીએ તો ફક્ત તમારી પાસે LS છે તે LS એ S થી શરૂ થતી રેખાઓનો સમૂહ છે તેવી જ રીતે તમારી પાસે LT છે જે T થી શરૂ થતી રેખાઓનો સમૂહ છે હવે અમે દરેક તબક્કે તપાસ કરીએ છીએ કે LS સમૂહમાંથી કોઈપણ રેખા LT છેદે છે કે નહીં અમે કહીએ છીએ કે હું એમ નથી કહેતો કે આ છેદન સેટ છે તમે શું કહેવા માગો છો તે આ L માંથી રેખા છે શું તેને છેદે છે તેનો અર્થ એ છે કે તમે જે તપાસ કરી રહ્યા છો કે L1 S નું કે LSનું છે કે નહીં માફ કરશો LS એ બીજી રેખા L2 ને છેદે છે જે LTની છે તેથી અમે આ દરેક સ્ટેપ તપાસી રહ્યા છીએ ત્યાં બહુ ઇન્ટરસેક્શન હોઈ શકે છે જેમ કે આ કિસ્સામાં એક ઇન્ટરસેક્શન અહીં થઈ રહ્યું છે એક ઇન્ટરસેક્શન થઈ રહ્યું છે ચાલો કહીએ કે આપણે આને ઇન્ટરસેક્શન તરીકે લઈએ છીએ એકવાર આપણે ઇન્ટરસેક્શન શોધી લઈએ ત્યારે આપણે ત્યાંથી પાછા T અને S સુધી ટ્રેસ કરી શકીએ છીએ અમે T સુધી જવા માટે લાલ રેખાઓ ટ્રેસ કરીએ છે અમે S સુધી જવા માટે લીલી રેખાઓ ટ્રેસ કરીએ છે તેથી તમે જુઓ કે તમારી પાસે શું છે અમને S અને T વચ્ચેનો રસ્તો પહેલેથી જ મળી ગયો છે ખ્યાલ ખૂબ જ સરળ છે આ રીતે અમને S અને T વચ્ચેનો રસ્તો મળે છે તમે તરત જ ફાયદો જોઈ શકો છો તેથી અમે સેલ્સ ને લેબલ કરતા નથી અમે બહુ મોટા સ્ટોરેજનો ઉપયોગ કરતા નથી ફક્ત આ ચોક્કસ ઉદાહરણમાં આપણે 4 સીધી રેખાઓનો ટ્રૅક રાખવાનો છે એટલે કે 4 થી 2 8 કોઓર્ડિનેટ્સ અને અમુક સરળ કોઓર્ડિનેટ જિયૉમેટ્રી એલ્જિબ્રા એ શોધવા માટે કે શું રેખાઓ ક્રોસ કરી રહી છે કે નહીં જો તેઓ તે પાર કરે છે તો કોઓર્ડિનેટ શું છે તેથી એકવાર અમારી પાસે કૌર્ડિનેટ હોય પછી તમે લાઇન સેગમેન્ટ મેળવી શકો છો જે અવરોધોના માર્ગની રચના કરે છે અલબત્ત તમારે તમારા ડેટા સ્ટ્રક્ચરમાં અવરોધો વિશે થોડી માહિતી રાખવી પડશે કે આ તે સ્થાનો છે જ્યાં કેટલાક અવરોધો છે તેથી તમારો ડેટા સ્ટ્રક્ચર સીધી રેખાઓ કરતાં સહેજ વધુ જટિલ હશે માત્ર સીધી રેખાઓ જ નહીં તમારે કેટલાક લંબચોરસનું પણ પ્રતિનિધિત્વ કરવું પડશે જે પહેલાથી મૂકવામાં આવેલા છે કેટલાક અવરોધોને રજૂ કરે છે તમે એક અવરોધને પાર કરી શકતા નથી કે તમારે કોઈ અન્ય માર્ગને અનુસરવો પડશે ચાલો હવે આ પર પાછા આવીએ તેથી આ લાઇન સર્ચ અલ્ગોરિધમમાં મૂળભૂત વિચાર એ છે કે મેં બતાવેલ ઉદાહરણ અહીં કંઈક જણાવે છે તેથી ધારો કે S મારફતે ઊભી રેખા અને T મારફતે આડી રેખા છેદશે અને તેથી ઊલટું S મારફતે કેટલીક આડી રેખાઓ અને T દ્વારા ઊભી રેખાઓ પણ છેદે છે અને એકવાર અમે એક ઇન્ટરસેક્શન મેળવીએ તો તમને S અને T વચ્ચેનો મેનહટન પાથ મળે છે જે સૌથી ટૂંકો રસ્તો હશે પરંતુ જ્યારે અવરોધો આવે છે ત્યારે જટિલતા વધે છે અને તમારે આવી ઘણા રેખાઓ ના સમૂહ દોરવા પડી શકે છે હવે આ લાઇન સર્ચ અલ્ગોરિધમ્સમાં નોંધવા જેવી એક વાત એ છે કે તે ખૂબ જ ઝડપી છે અને તેથી મોટા ભાગના CAD અલ્ગોરિધમ્સ જે એરિયા રાઉટિંગ કરે છે તેઓ આ લાઇન સર્ચ અલ્ગોરિધમ્સ પર આધાર રાખે છે પરંતુ આ અલ્ગોરિધમ્સ હંમેશા શ્રેષ્ઠ સૌથી ટૂંકો માર્ગ જનરેટ કરવાની ખાતરી આપતા નથી અને બીજું તેઓને બેકટ્રેકિંગની જરૂર પડી શકે છે કારણ કે તમે એવા માર્ગને અનુસરી રહ્યા છો કે જેના પર તમે યોગ્ય રીતે પહોંચી ગયા છો તમારે પાછા જવું પડશે અને વૈકલ્પિક માર્ગ અજમાવવો પડશે આવા દૃશ્યો પણ આવી શકે છે અને જેમ મેં કહ્યું હતું કે મેઝ રાઉટીંગ અલ્ગોરિધમ્સની જેમ રાઉટીંગ એરિયા અને પાથ ને પણ રેખાઓના સમૂહ દ્વારા દર્શાવવામાં આવે છે અને 2 ડાયમેન્શનલ મેટ્રિક્સ તરીકે નહીં તેથી અમે 2 અલગ અલગ એલ્ગોરિધમ્સ જોઈશું જેનો આપણે મિકામી અને તાબુચી ના અલ્ગોરિધમMikami and Tabuchi's algorithm તરીકે ઉલ્લેખ કરીએ છીએ આ 2 વ્યક્તિઓ છે જેઓ આ અલ્ગોરિધમનો પ્રસ્તાવ મૂકે છે તેથી અહીં મને ફક્ત આ સ્ટેપ સમજાવવા દો પછી હું એક ઉદાહરણ સાથે સમજાવીશ તેથી 2 ટર્મિનલ S અને T જોડવાના છે તેથી શરૂઆતનું સ્ટેપ ચાલો તેને સ્ટેપ 0 કહીએ S અને Tમાંથી પસાર થતી 4 રેખાઓ 2 આડી અને 2 ઊભી જનરેટ કરીએ ચાલો એક ઉદાહરણ સાથે ક્રમશઃ કામ કરીએ S અને Tમાંથી પસાર થતી 4 રેખાઓ બનાવો આવો એક ઉદાહરણ લઈએ આ ઉદાહરણ જુઓ આ ઉદાહરણ સોર્સ પોઈન્ટ ટાર્ગેટ પોઈન્ટ અને પહેલાથી જ કેટલાક અવરોધો દર્શાવે છે તેથી સ્ટેપ 0 કહે છે કે આપણે 4 રેખાઓ જનરેટ કરીએ છીએ તેથી હું S માંથી પસાર થતી આડી રેખા અને આમાંથી પસાર થતી ઊભી રેખા જનરેટ કરું છું હું તેમને S0 અને S0 કહું છું એ જ રીતે ટાર્ગેટ માંથી હું એક અલગ રંગમાં એક આડી રેખા અને ઊભી રેખાનો ઉપયોગ કરું છું ચાલો તેને ફરીથી T0 અને T0 કહીએ આ પહેલું સ્ટેપ છે હવે તમે જોઈ શકો છો કે અવરોધોને કારણે આ રેખાઓ છેદતી નથી કારણ કે આ રેખાઓ સ્ટોપ થઈ રહી છે તેથી તમારે કેટલાક વધુ પુનરાવર્તિત સ્ટેપ ની જરૂર છે તો આગળ શું આગળનું સ્ટેપ આ રેખાઓને જ્યાં સુધી અવરોધો અથવા લેઆઉટની સીમાને અસર ન કરે ત્યાં સુધી લંબાવવાનું કહે છે જો S માંથી જનરેટ થયેલ લીટી T માંથી જનરેટ થયેલ લીટીને છેદે તો એક કનેક્ટીંગ પાથ મળે છે તેથી તમે અહીં જુઓ છો કે અમે આ રેખાઓ ત્યાં સુધી લંબાવી છે જ્યાં સુધી તેઓ અવરોધોની સીમાઓ અથવા લેઆઉટની સીમાઓને સ્પર્શે નહીં અને જો તેઓ એકબીજાને છેદે છે જે તેઓ નથી તો જો તેઓ છેદે છે તો મારી પાસે હોત ઉદાહરણ તરીકે જો ટાર્ગેટ અહીં હોત તો આ આડી રેખા અહીં સીધી છેદે છે તેથી મને એક રસ્તો મળ્યો હોત પરંતુ તે અત્યાર સુધી છેદ્યો નથી તેથી આ 4 રેખાઓ ટ્રેઇલ લાઇન લેવલ 0 આ 0 અને સફિક્સ લેવલ સૂચવે છે તેથી અહીં ઉલ્લેખ કર્યો છે જો તેઓ આ ઉદાહરણમાં છેદતા નથી તો તે લેવલ 0 ની ટ્રેઇલ લાઇન તરીકે ઓળખાય છે જેને આપણે આગળની પ્રક્રિયા માટે અસ્થાયી રૂપે સંગ્રહિત કરીએ છીએ આપણે આ 4 સીધી રેખાઓને આગળ મેનીપુલેટ કરવી પડશે તો કેવી રીતે મેનીપુલેટ કરવું તે i નું ઇટરેશન સ્ટેપ છે જ્યાં i 0 કરતા વધારે છે કારણ કે સ્ટેપ 0 તમે પહેલેથી જ કરી લીધું છે જુઓ વિચાર સરળ છે તમે સમજવાનો પ્રયત્ન કરો લેવલ i માઈનસ 1 ની ટ્રેઈલ લાઈનો એક સમયે એક પસંદ કરો તેથી તમે હવે સ્ટેપ 1 પર છો i બરાબર 1 તેથી તમે લેવલ 0 ની ટ્રેઇલ લાઇન પસંદ કરો આવા 4 છે એક સમયે એક તેથી ટ્રેઇલ લાઇન સાથે તે તમામ ગ્રીડ પોઈન્ટ ટ્રેસ કરવામાં આવે છે ગ્રીડ પોઈન્ટથી શરૂ કરીને આ નવા લેવલ i ની નવી ટ્રેઈલ લાઈનો જનરેટ થાય છે જે લેવલ i માઈનસ 1 ની ટ્રેઈલ લાઈન પર લંબરૂપ હોય છે ચાલો આને સમજવાનો પ્રયાસ કરીએ તેથી હું 2 વસ્તુઓ કહું છું ટ્રેઇલ લાઇનની સાથે ગ્રીડ પોઇન્ટ્સ ટ્રેસ કરવામાં આવે છે અને આ ગ્રીડથી શરૂ કરીને નવી ટ્રેઇલ લાઇનો નિર્દેશ કરે છે જે મૂળ ટ્રેઇલ લાઇનને કાટખૂણે બનાવે છે ચાલો જોઇયે તેથી ચાલો આપણે એક સમય જોઈએ ચાલો આ એક કહીએ આ આડું ગ્રીડની સાથે કહો કે મારી પાસે એક ગ્રીડ પોઈન્ટ છે અને અહીં એક ગ્રીડ પોઈન્ટ છે તેથી ગ્રીડ પોઈન્ટ કાલ્પનિક છે ગ્રીડ પોઈન્ટ વાસ્તવમાં તમારામાં સંગ્રહિત નથી તમે જાણો છો કે ન્યૂનતમ વિભાજન શું છે તેથી તમે ફક્ત આ ગ્રીડ બિંદુની કલ્પના કરો ચાલો કહીએ કે આપણી પાસે 4 છે તેવી જ રીતે આ રેખા માટે આ દિશામાં એક ગ્રીડ પોઈન્ટ હોઈ શકે છે અને અહીં કેટલાક ગ્રીડ પોઈન્ટ હોઈ શકે છે બરાબર હવે આ ગ્રીડ સાથે તમને નેક્સ્ટ લેવલની ટ્રેઇલ લંબાઈ તરફ નિર્દેશ કરે છે જે આને લંબરૂપ છે મને એક અલગ રંગનો ઉપયોગ કરવા દો ચાલો કહીએ કે હું આના જેવી ટ્રેલ લંબાઈનો ઉપયોગ કરું છું હું તેને S1 કહું છું તેથી તમામ ગ્રીડ પોઈન્ટ પર હું આ કરી રહ્યો છું હું ઘણી બધી ટ્રાયલ લાઈનો દોરું છું તેમાંના કેટલાક અવરોધોને ટક્કર મારશે તેમાંથી કેટલાક પાર કરશે જેમ આ જશે તેવી જ રીતે આ દિશામાં તેઓ બીજી દિશામાં પણ તે જ કાર્ય કરશે આ બધાને S1 S1 S1 S1 S1 અને S1 તરીકે લેબલ કરવામાં આવશે એ જ રીતે આ દિશામાં પણ આ રીતે ટ્રેઇલ લાઇન હશે તે બધાને ફરીથી S1 તરીકે લેબલ કરવામાં આવશે આ બધા S1 છે અત્યારે તમે અહીં જુઓ છો કે તમારે અહીં જે કર્યું હશે તે કરવાની જરૂર નથી અહીંની જેમ તમે પણ ગ્રીડ પોઈન્ટ ઓળખી કાઢ્યા હશે અને તમે આડી રેખા ઊભી વસ્તુઓ દોર્યા હશે પરંતુ તમે શું જુઓ છો કે તમને અહીં પહેલેથી જ લાલ અને લીલી રેખાઓનું ઇન્ટરસેક્શન મળી ગયું છે એક T તરફથી આવે છે અને બીજી S તરફથી આવે છે આ T0 અને S1 અહીં છેદે છે હવે તમને આના જેવું પાથ ઇન્ટરસેક્શન મળ્યું છે તમે પાથને શોધી શકો છો જેમ અહીં સુધી પછી તમે આ ગ્રીડ પોઈન્ટ સુધી જાઓ છો અને તમને એક રસ્તો મળ્યો તેથી તમે જુઓ વિચાર ખૂબ જ સરળ છે તમે આ રીતે કરશો અને તમે એવા સ્ટેજ પર પહોંચી જશો જ્યાં T થી શરૂ થતી કેટલીક રેખા અને S થી શરૂ થતી કેટલીક રેખા છેદે છે અને તમે દરેક સ્ટેપ પર આ તપાસ ચાલુ રાખો અને એકવાર તેઓ એકબીજાને છેદે છે તમે હોવાનો અર્થ એ છે કે તમે એક માર્ગ મેળવ્યો છે તમે પાછા ટ્રેસ કરી શકો છો અને રસ્તો શોધી શકો છો તેથી આ મિકામી અને તાબૂચી અલ્ગોરિધમ પાછળનો આવશ્યક વિચાર છે અને આ અલ્ગોરિધમ વાસ્તવમાં જો તે યોગ્ય રીતે અસ્તિત્વમાં હોય તો પાથ શોધવાની ખાતરી આપે છે હવે આ ઉદાહરણ તમે બતાવ્યું હવે તમે જુઓ કે આ મિકામી અને તાબૂચી અલ્ગોરિધમમાં સુધારો છે મીકામી તાબુચી અલ્ગોરિધમમાં લીટીઓ સાથે હું દરેક ગ્રીડ પોઈન્ટને જોઈ રહ્યો છું અને હું ઘણી બધી લંબ રેખાઓ સાથે દરેક ગ્રીડ પોઈન્ટે દોડી રહ્યો છું તેથી હાઈટાવરનું અલ્ગોરિધમHightower's algorithm કહે છે કે તમારે આટલી બધી લંબ રેખાઓ ચલાવવાની જરૂર નથી લીટીઓની સંખ્યા ભારે ઘટાડી શકાય છે તેથી ખૂબ જ ઝડપથી આ સ્ટેપ્સ જોઈએ તેથી ટ્રેઇલ લાઇનને લંબરૂપ હોય તેવા તમામ લાઇન સેગમેન્ટ્સ જનરેટ કરવાને બદલે તમે ફક્ત તે જ લાઇનોને ધ્યાનમાં લો કે જે અવરોધથી આગળ વધારી શકાય છે જેણે લાઇનને બ્લોક કરી છે અગાઉની લાઇનને બ્લોક કરી છે તેથી તમે એસ્કેપ પોઈન્ટ અને એસ્કેપ લાઇન નામની કોઈ વસ્તુ શોધવાનો પ્રયાસ કરો અને હું તેને ઉદાહરણ સાથે સમજાવીશ તેથી તમે એસ્કેપ પોઈન્ટ અને એસ્કેપ લાઇન શોધવાનો પ્રયાસ કરો છો અને તમે એસ્કેપ પોઈન્ટ પર જ લંબ રેખાઓ દોરો છો અલ્ગોરિધમના આ સ્ટેપ્સ સમાન છે તમે સોર્સ અને ટાર્ગેટ દ્વારા એક આડી અને ઊભી રેખા પસાર કરો છોજે પ્રથમ લેવલના પ્રોબ્સ પાથને પૂર્ણ કરે છે નહિંતર અગાઉની પ્રોબ લાઇન પર લંબ રેખા પસાર કરો પરંતુ તમામ ગ્રીડ પોઈન્ટ પર નહીં માત્ર એસ્કેપ પોઈન્ટ પર ચાલો એ જ ઉદાહરણ સાથેનો ખ્યાલ જોઈએ તેથી અમે ફરીથી તે જ ઉદાહરણ ને અહીં ધ્યાનમાં લઈએ છીએ તેથી પ્રથમ સ્ટેપ મિકામી અને તાબુચી અલ્ગોરિધમ જેવું જ છે આપણે S અને T બંને દ્વારા આડી અને ઊભી રેખા ચલાવીએ છીએ સારું હું તેને રંગમાં બતાવી રહ્યો છું તેથી લેબલ્સ S0 હશે આ S0 હશે આ T0 હશે આ T0 હશે હવે ચાલો એસ્કેપ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ જુઓ એસ્કેપ પોઈન્ટ એટલે આ લીટી આ લીટી આ અવરોધને બરાબર એસ્કેપ પોઈન્ટ તરીકે ઓળખાતા અવરોધની પહેલા એક ગ્રીડ પોઈન્ટે અથડાઇ રહી છે તેથી હવે અહીં તે સેટ થઈ રહ્યું છે તેવી જ રીતે આ રેખા અવરોધને અથડાઇ રહી છે તેથી તમારી લાઇનના પહેલા તમે આને એસ્કેપ પોઈન્ટ તરીકે લઈ શકો છો એવી જ સ્થિતિ માં ઊભી રેખા કોઈપણ અવરોધને અથડાતી નથી તેથી તમે અહીં જ ગ્રીડ પોઈન્ટ લઈ શકો છો તેથી આ ગ્રીડ પોઇંટ્સ પર તમે લંબ રેખાઓ ચલાવો છો તમે આ રીતે લંબ રેખા ચલાવો છો આને S1 કહીશું એક લંબ રેખા કહીશું અહીં એક લંબ રેખા દોરો આને S1 કહીશું અહીં બીજી લંબ રેખા દોરો આને પણ S1 કહે છે હવે આ લંબ રેખાઓના સંદર્ભમાં તમે આ રીતે એસ્કેપ પોઈન્ટને ઓળખો છો તમે આ લાઈન S1 જુઓ છો આ અવરોધને સમાંતર ખૂબ જ નજીક ચાલી રહી છે પરંતુ તે તેને બીજે ક્યાંય અથડાતી નથી સારી રીતે તે તેને અહીં અથડાવી રહી છે તેથી અર્થ એ છે કે અહીં એક એસ્કેપ પોઈન્ટ મળશે અને બીજી વસ્તુ તમે એ પણ તપાસો કે તે માત્ર ક્યાં અવરોધની સીમા ઓળંગી રહી છે તે અહીં છે તેથી તેનાથી આગળ આ અન્ય એસ્કેપ પોઈન્ટ વ્યાખ્યાયિત કરવામાં આવશે એ જ રીતે આ રેખા S1 માટે તેથી તે અલબત્ત અહીં અથડાઈ રહ્યું છે અને તે અહીં છે તે માત્ર સીમાને ઓળંગી રહ્યું છે તેથી અહીં એક એસ્કેપ પોઈન્ટ હશે તેવી જ રીતે આ ગ્રીન લાઇન S1 માટે તેથી અહીં એક એસ્કેપ પોઈન્ટ વ્યાખ્યાયિત કરવામાં આવશે જ્યાં તે ફક્ત આને પાર કરી રહ્યું છે અન્ય એક એસ્કેપ પોઈન્ટ અહીં વ્યાખ્યાયિત થયેલ છે જે માત્ર આને પાર કરે છે તેથી આ એસ્કેપ પોઈન્ટ પર તમે લંબ રેખાઓનો બીજો સમૂહ વ્યાખ્યાયિત કર્યો છે તેથી આ માટે લંબ રેખા આના જેવી હશે આ તમારો S2 હશે આના પર તમારી લંબ રેખા આ હશે આ પણ S2 હશે તેથી તેના પર લંબ રેખા આના જેવી હશે તેથી આ પ્રક્રિયા ચાલુ રહેશે આ T2 હશે અને અહીં તેના જેવુ છે તેથી હવે તમે જોયું છે કે S માંથી એક રેખા અને T માંથી એક રેખા છેદે છે હવે તેઓ હકીકતમાં આવી ઘણી છે તો શું આવું એક ઇન્ટરસેક્શન અહીં છે આવું એક ઇન્ટરસેક્શન અહીં છે તમે તેમાંથી કોઈપણ એક લઈ શકો છો ઉદાહરણ તરીકે જો તમે આને લેશો તો આને ઇન્ટરસેક્શન કહી દો તો તમારો રસ્તો આવો હશે તેથી તમે જોઈ શકો છો પછી તમારો રસ્તો આમાંથી પસાર થશે તેથી હાઈટાવરના અલ્ગોરિધમમાં તમે કેટલાક પાથ જનરેટ કરી શકો છો જે અવરોધોની સીમાઓની નજીક જાય છે જે બાકીના પાથને બિનજરૂરી રીતે ભીડ કરશે નહીં કારણ કે જો તમે આ રીતે વાયર ચલાવો છો તો તે અન્ય વાયરને બિનજરૂરી આ વિસ્તારમાં આવતા રોકી શકે છે તેથી તે કેટલીક રેખાઓનો ઉપયોગ કરીને માર્ગો શોધવાનો પ્રયાસ કરી રહી છે જે સમાંતર ચાલી રહી છે અને અવરોધોની સીમાઓની નજીક છે તેથી તમે જોઈ શકો છો જે હાઈટાવરના અલ્ગોરિધમ પાછળનો મૂળ વિચાર છે ત્યાં ઘણી બધી રેખાઓ છે જે તમે વિચારી રહ્યા છો તે મિકામી તાબુચી અલ્ગોરિધમ કરતાં ઘણી ઓછી છે પરંતુ તમારે માત્ર એક જ ગણતરી કરવાની છે કે તમારે એસ્કેપ પોઈન્ટને ઓળખવા પડશે તેથી આ પણ ખૂબ ગણતરીત્મક રીતે સંકળાયેલું નથી તમારી પાસે લંબચોરસ અવરોધોને સંગ્રહિત કરવા માટે ડેટા માળખું છે અને માત્ર સરળ સંકલન ભૂમિતિનો ઉપયોગ કરીને તમે આ એસ્કેપ પોઈન્ટને ઓળખી શકો છો તેથી છેલ્લે આપણે સ્ટેઈનર ટ્રી તરીકે ઓળખાતી કેટલીક વસ્તુને સંક્ષિપ્તમાં જોઈએ છીએ જેનો આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે સ્ટેઈનર ટ્રી એટલે આડા અને વર્ટિકલ સેગમેન્ટ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા પોઈન્ટનો સમૂહ જેને લંબચોરસ સ્ટેઈનર ટ્રી કહેવામાં આવે છે જ્યાં અહીં જેવા ટર્મિનલ હોય તેવા બિંદુઓ પર પણ કેટલાક વળાંકોને મંજૂરી આપી શકાય છે હવે સ્ટેઈનર ટ્રીનો ફાયદો એ છે કે આ રીતે આપણે ખરેખર લેઆઉટ કરીએ છીએ અને સામાન્ય પોઈન્ટ ટુ પોઈન્ટ રાઉટિંગ ની તુલનામાં ઈન્ટરકનેક્શન લંબાઈ સામાન્ય રીતે ઓછી હોય છે પરંતુ સમસ્યા સામાન્ય ટૂંકૂ સ્ટેઈનર ટ્રી છે સ્ટેઈનર મિનિમલ ટ્રી પ્રોબ્લેમ ડિટેક્શન એ કોમ્પ્યુટેશનલી જટિલ છે તેથી સ્ટેઈનર ટ્રીબેઝ એલ્ગોરિધમ્સ જેની વિગતમાં આપણે અહીં જઈ રહ્યા નથી તેથી અહીં અમે ટ્રી ની ધારની કેટલીક લંબાઈને ઘટાડવાના લક્ષ્યને સંબોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ વેલ ચોક્કસ આવૃત્તિઓ અસ્તિત્વમાં છે પરંતુ તેમની જેમ મેં કહ્યું તેમ તે NP હાર્ડ સમસ્યા છે તમે માત્ર ખૂબ જ નાની સમસ્યાના દાખલાઓ માટે ચોક્કસ ઉકેલ મેળવી શકો છો પરંતુ અંદાજિત હ્યુરિસ્ટિક્સમાં મોટી સમસ્યાઓ માટે અસ્તિત્વમાં છે અને તમે વેઇટેડ સ્ટીનર ટ્રીનો અર્થ એ પણ કરી શકો છો કે તમામ કિનારીઓને સમાન વજન આપવાને બદલે તમે વજન પેરામીટર ડબલ્યુ સાથે સેગમેન્ટની લંબાઈ સાથે વજનનો ગુણાકાર કરો આ વજન તે વિસ્તારનું કોંજેશન દર્શાવે છે તેથી જો તમે અમારા પ્રદેશમાં નેટ ચલાવી રહ્યા છો જે ખૂબ જ ગીચ છે અને વજનનું મૂલ્ય વધારે હોવું જોઈએ તો તમારે ગીચ પ્રદેશોને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને જ્યાં સ્ટેઈનર ટ્રી મનસ્વી અભિગમ સાથે કેટલાક કામો કરવામાં આવ્યા છે ખાસ કરીને ત્રાંસા જોડાણો 45 ડિગ્રી એંગલજોડાણો પણ માન્ય છે તેથી કેટલાક ગ્રીડ રાઉટિંગ અલ્ગોરિધમ્સ છે જે સ્ટેઈનર ટ્રી પર આધારિત છે તેથી આ સાથે અમે આ વ્યાખ્યાનનો અંત આણીએ છીએ